તો હવે ચાલો જોઈએ અને આ MoM ને ઉકેલવા માટે આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો અમે આ પલ્સ આધારનો ઉપયોગ કરીએ છીએ અને ડેલ્ટા પરીક્ષણ છે બરાબર તેથી હવે હું તમને સિમ્યુલેશન ના કેટલાક પરિણામો બતાવવા જઈ રહ્યો છું તમને જણાવવા માટે કે તમે કેવી રીતે MoM ને અમલમાં મુકો છો તે પણ તમારી ગણતરીઓમાં ઘણો ફરક લાવે છે અને તેથી તમારું અર્થઘટન શું છે તો ચાલો અહીં એક કેસ અને બીજા કેસમાં જોઈએ તો સામાન્ય રીતે તમે તમારા MoM માં વધુ સચોટ પરિણામો કેવી રીતે મેળવશો વિદ્યાર્થી વિભાગોની સંખ્યામાં વધારો સેગમેન્ટ્સ ની સંખ્યાને જમણે વધારો તેથી બીજા શબ્દોમાં કહીએ તો તમે આ N વધારો બરાબર N સેગમેન્ટ્સ તમે આ N ને વધારો બરાબર તેથી હું ઉદાહરણ તરીકે અભ્યાસ કરવા માંગુ છું આ Za જે હું Za Ra jXa તરીકે લખવા જઈ રહ્યો છું તો ચાલો જોઈએ કે Ra અને Xa નું શું થાય છે કારણ કે હું સેગમેન્ટ ની સંખ્યાને વધારીશ બરાબર તેથી હું અમુક પ્રકારની સંખ્યાત્મક કન્વર્જન્સ થવાની અપેક્ષા રાખીશ તેથી હું શું છું અને એન્ટેના ની લંબાઈ હું ખૂબ જ લોકપ્રિય એન્ટેના લંબાઈ પસંદ કરવા જઈ રહ્યો છું જે લગભગ અડધી તરંગલંબાઇ છે અને હું સ્પષ્ટ થઈશ કે શા માટે હું અડધી તરંગલંબાઇ પસંદ કરવા જઈ રહ્યો છું અને હું ખૂબ જ પાતળી ત્રિજ્યા પસંદ કરવા જઈ રહ્યો છું તેથી હું યોગ્ય પસંદગી કરવા જઈ રહ્યો છું તેથી તે મૂળભૂત રીતે લગભગ અડધા તરંગલંબાઇનો ખૂબ જ પાતળો વાયર છે પરંતુ થોડું ઓછું છે તેથી હા તે સ્પષ્ટ થઈ જશે કે હું ડેલ્ટા પરીક્ષણ કાર્યો પસંદ કરું તો મને શા માટે પસંદ કરવામાં આવ્યો છે તેથી ડેલ્ટા ટેસ્ટિંગ ફંક્શન્સ સાથે શું થાય છે તમને આના જેવું કંઈક મળે છે તે તમારા માટે એકરૂપ થવાનું શરૂ કરે છે કે તમે જાણો છો કે હું આને 120 કહું તમે કંઈક ક્રૂડ સાથે શરૂ કરી શકો છો જેમ કે 20 તે અહીંથી જ કન્વર્જ થવાનું શરૂ કરે છે તેથી આ તમારું છે તેથી આ ડેલ્ટા ગેપ સાથે છે તમે પૂછી શકો છો કે જો હું ઇનપુટ ઈમ્પિડન્સ શોધવા માટે અહીં આ પ્રક્રિયાનો ઉપયોગ કરું તો હું કેવી રીતે કરી શકું મને જુદા જુદા જવાબો મળશે હું ડેલ્ટા ગેપ ઇનપુટ સ્ત્રોત પસંદ કરું છું કે કેમ તેના આધારે મને જુદા જુદા જવાબો મળી શકે છે મેગ્નેટિક ફ્રિલ કારણ કે રેખીય બીજગણિત મેટ્રિક્સ અને વેક્ટર અલગ છે તમને કદાચ અલગ અલગ જવાબો મળશે પરંતુ જવાબ ખરેખર તેના પર ખૂબ નિર્ભર ન હોવો જોઈએ મારી પાસે ઇનપુટ ઈમ્પિડન્સ છે અને તે મને મળવું જોઈએ તેથી જ્યારે હું જમણી તરફ જોઉં છું ત્યારે મને આ મળે છે અને આ મૂલ્ય આશરે 75 થી 80 ઓહ્મ છે તે 75 થી 80 ઓહ્મ ની નજીક છે અને આ રીએક્ટન્શ નું શું થાય છે તેથી તે એક વિચિત્ર મારો અર્થ રસપ્રદ વર્તન ધરાવે છે તેથી 0 બરાબર તે ખરેખર કન્વર્જિંગ ખૂબ વિશિષ્ટ ચિહ્નો બતાવતું નથી તેથી તમને આશ્ચર્ય થશે કે અહીં શું થઈ રહ્યું છે તેથી આ ડેલ્ટા ગેપ સાથે છે તો તમે કહી શકો છો કે આ પરિણામો સંતોષકારક નથી કદાચ ચુંબકીય ફ્રિલ ઇનપુટ તરીકે થોડી વધુ સચોટ છે તેથી તમે કહી શકો કે મેગ્નેટિક ફ્રિલ લો રસપ્રદ વાત એ છે કે તમે હવે જે અવલોકન કરો છો તે રીએક્ટન્શ માટે કંઈક આના જેવું છે તેથી એક સારું કન્વર્જન્સ હોવાનું જણાય છે પરંતુ તમારી પાસે રીએક્ટન્શ નું સમાન મૂલ્ય મેળવવા માટે ઓછામાં ઓછા 100 થી 120 સેગમેન્ટ્સ હોવા જરૂરી છે અને તમને થોડો વિશ્વાસ છે કે તે લગભગ 75 થી 80 ઓહ્મ છે અને અહીં જે થાય છે તે યોગ્ય છે રીએક્ટન્શ એકરૂપ થતી નથી તેથી જો તમે આ પરિણામો જોશો તો તમે શું તારણ કાઢશો એન્ટેના ડિઝાઇનર તરીકે જો તમને આ પરિમાણો આપવામાં આવ્યા હોય તો તમે CEM ને જાણતા નથી તમે CEM ના પરિણામો આપ્યા છે આ જોઈને તમે શું કહેશો વિદ્યાર્થી આ પરિણામો કદાચ વધુ પડતા આત્મવિશ્વાસને યોગ્ય રીતે પ્રેરિત કરશે નહીં તમે કહી શકો કે એવું લાગે છે કે વાસ્તવિક ભાગ મારો મતલબ પ્રતિકાર 75 થી 80 ઓહ્મ ની આસપાસ છે આ રીએક્ટન્શ મને બરાબર ખબર નથી તે ક્યારેક છે મારો મતલબ છે કે બંને પરિણામો બંને પદ્ધતિઓ સહેજ અલગ પરિણામો આપી રહી છે સહેજ અલગ પરિણામો નથી તેથી એક એન્ટેના ડિઝાઈનર તરીકે હું મારું મેચિંગ નેટવર્ક બનાવવા માટે કદાચ ઠીક કરી શકતો નથી મારે Xa નું મૂલ્ય જાણવાની જરૂર છે તો હું Xa નું કયું મૂલ્ય પસંદ કરું તેથી આ વ્યક્તિ તમારી પાસે પાછો આવી શકે છે અને કહી શકે છે કે તમારું CEM નકામું છે અને તે લગભગ સાચું હશે સિવાય કે હું અહીં કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું તે મુદ્દો એ છે કે MoM ની પસંદગીમાં ઘણો મોટો તફાવત આવે છે તેથી આ અમે MoM પલ્સ બેઝિસ ડેલ્ટા ટેસ્ટિંગ કરવાની સૌથી સરળ રીત કરી છે પછી તમને થોડી ખબર પડશે કે તમે તમારો CEM કોર્સ છો તમને લાગે છે કે થોડો સમય સમાપ્ત થઈ ગયો છે આ શું છે મારા પરિણામો સારા દેખાતા નથી તેથી તમે જુઓ મને કંઈક વધુ સચોટ કરવા દો તેથી હું પલ્સ બેઝિસ અને પલ્સ ટેસ્ટીંગ યોગ્ય રીતે કરીશ તેથી તે ગેલેર્કિનની galerkin's પદ્ધતિ છે તો હું અહીં કયા પ્રકારનાં પરિણામો મેળવી શકું તો ફરીથી આ મારો આંકડો 80 ઓહ્મ ની આસપાસ છે આ તે છે જે તમે અહીં મેળવો છો અને ધ્યાનમાં રાખો કે આ 60 ની આસપાસ છે અને આ 10 ની આસપાસ છે આ ચુંબકીય ફ્રિલ થી તમને શું મળશે ઠીક છે જ્યારે હું રીએક્ટન્શ ભાગોને જોઉં છું ત્યારે અહીં વધુ રસપ્રદ વસ્તુ થાય છે તેથી આ Ra અને પછી આ Xa હતો N 60 અને આ લગભગ 0 છે ડેલ્ટા ટેસ્ટિંગ ફંક્શન સાથે તમને તે જ મળે છે મારો મતલબ ડેલ્ટા ઉત્તેજના સાથે અને ચુંબકીય ફ્રિલ સાથે તમને જે મળે છે તે છે હવે જ્યારે તમે આ પરિણામો એન્ટેના એન્જીનિયરને બતાવો છો ત્યારે થોડો સંતોષ થાય છે કારણ કે બંને પદ્ધતિઓ કન્વર્જ થઈ ગઈ છે બરાબર તેથી તમારી પાસે રીએક્ટન્શ છે મારો મતલબ છે કે પ્રતિકારનો ભાગ એ છે જે તમે જાણો છો તેમ મેં 80 ઓહ્મ 75 80 ઓહ્મ નો ઉલ્લેખ કર્યો છે અને ઇનપુટ રીએક્ટન્શ ભાગ લગભગ 0 છે અને બંને પદ્ધતિઓ સમાન જવાબો આપે છે તેથી આ અમને કહે છે કે ઉત્તેજનાની પસંદગી એ વેઈન જેટલી નિર્ણાયક નથી કે જે તમે MoM ને ઉકેલી રહ્યા છો તેથી સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થી પ્રથમ વખત CEM શીખે છે ત્યારે તેઓ પલ્સ બેઝિસ ડેલ્ટા પરીક્ષણ વિચારે છે જો તમે આટલું સારું કર્યું છે પરંતુ આ તમને કહી રહ્યું છે કે તમે જાણો છો કે તમે બધી જ મહેનત કરી છે જ્યાં સુધી તેઓ બધી રીતે આગળ ન જાય અને કંઈક વધુ સચોટ કરે તો તમને આ મળશે તમે વધુ ઝડપી કન્વર્જન્સ મેળવશો ઉદાહરણ તરીકે પલ્સ બેઝિસ ડેલ્ટા ટેસ્ટિંગ માં તમારે અવરોધક ભાગને કન્વર્જ સાથે મેચ કરવા માટે લગભગ 120 N જવું પડશે અહીં 60 ની અંદર તત્વોની અડધી સંખ્યાની અંદર તમે કન્વર્જન્ટ પરિણામ મેળવવા માટે સક્ષમ છો તે અધિકાર કરતાં પણ ઓછો હોઈ શકે છે તેથી તમે કોમ્પ્યુટેશનલ સમયની બચત કરી રહ્યા છો પરંતુ તમારે Amn મેટ્રિક્સ તત્વોની યોગ્ય ગણતરી કરવા માટે થોડું વધારે કામ કરવું પડશે અને તમને સાચો જવાબ મળશે તેથી આ હંમેશા ધ્યાનમાં રાખવાની બાબત છે કે પલ્સ બેઝિસ ડેલ્ટા પરીક્ષણ સમસ્યાને સમજવા માટે ખૂબ જ સારું છે તે વાસ્તવિક ગણતરીઓ માટે સારું નથી અને હા તેથી આ 0 47 a ની પસંદગી મારો મતલબ એ છે કે તમે શા માટે એવું કંઈક પસંદ કરશો કારણ કે તમને લગભગ 0 નજીક નો રીએક્ટન્શ મળી રહ્યો છે અને Ra એ 75 થી 80 ઓહ્મ જેટલો બહાર આવે છે જે એકમાં મેચ કરવા માટે પૂરતો સરળ છે નિયમિત RF સર્કિટ તે સારું છે